નમસ્કાર તેથી છેલ્લા સેશન માં આપણે 3 ફેઝ ની સર્કિટ વિશે ચર્ચા શરૂ કરી હતી અને છેલ્લે આપણે Y Y બેલેન્સ સર્કિટ વિશે ચર્ચા કરી હતી એટલે કે તમે તેને Y Y બેલેન્સ સર્કિટ પણ કહી શકો છો તેથી આજના સેશનમાં આપણે Y ∆ તેમજ ∆ ∆ સર્કિટ વિશે ચર્ચા કરીશું ચાલો આપણે આપણી સંતુલિત Y ∆ કનેક્શન પર ચર્ચા કરીશું તમે ત્યાં જોશો કે આપણી પાસે Y ∆ સર્કિટ છે જ્યાં સોર્સ એ સ્ટાર માં કનેક્ટ થયેલ છે અથવા તમે તેને Y કહી શકો છો અને લોડ એ ડેલ્ટા સ્વરૂપમાં જોડાયેલ છે તમે જોશો કે સોર્સ નો A ફેઝ એ લોડના A સાથે જોડાયેલ છે B લોડના B સાથે જોડાયેલ છે અને પછી C લોડના C ફેઝ સાથે જોડાયેલ છે આ રીતે તમે કહી શકો છો કે સ્ટાર સોર્સ એ ડેલ્ટા કનેક્ટેડ લોડ ને પાવર પહોંચાડી રહ્યો છે હવે જો તમે આ ગોઠવણ જોશો તો તમે એમ કહી શકો છો કે આપણી પાસે સોર્સ તેમજ લોડ વચ્ચે કોઈ ન્યુટ્રલ જોડાણ નથી હવે જો આપણે પોઝીટીવ સિકવન્સ વિચારીએ તો ફેઝ વોલ્ટેજ અથવા તમે કહી શકો છો કે લાઈન થી ન્યુટ્રલ વોલ્ટેજ VanVp∠0° VbnVp∠ 120° VcnVp∠120° હશે હવે જ્યારે આપણે Y Y કનેક્શન વિશે ચર્ચા કરી હતી ત્યારે આપણે ફેઝ વોલ્ટેજ તેમજ લાઇન વોલ્ટેજ વિશે ચર્ચા કરી હતી તેથી આ કિસ્સામાં પણ લાઈન વોલ્ટેજ Vab હશે તેથી સોર્સ એ સ્ટાર કનેક્ટેડ છે તેથી તમે જોશો કે લાઇન વોલ્ટેજ Vab હશે અને આપણને Vab3Vp∠30°નું મૂલ્ય મળે છે જ્યારે આપણે Y Y કનેક્શન ની ચર્ચા કરીએ ત્યારે આ પ્રાપ્ત થાય છે એ જ રીતે Vbc3Vp∠ 90° Vca3Vp∠ 210°

હવે જો તમે આ ગોઠવણી જોશો તો સોર્સનો લાઇન વોલ્ટેજ લોડના ફેઝ વોલ્ટેજ જેટલો હશે કારણ કે લાઈન વોલ્ટેજ Vab કે જે ડેલ્ટા ના ફેઝ AB ના અક્રોસમાં આવી રહ્યો છે તો આપણે VabVABલખી શકીએ તે લોડના ફેઝ વોલ્ટેજ VbcVBC અને VcaVCA છે તેથી આ ગોઠવણીમાં તમે જાણશો કે ડેલ્ટા કનેક્ટેડ લોડના કિસ્સામાં અથવા ડેલ્ટા કનેક્ટેડ સોર્સના કિસ્સામાં ફેઝ વોલ્ટેજ લાઇન વોલ્ટેજની સમાન હશે તેથી જ્યારે પણ આપણે ડેલ્ટા સાથે જોડાયેલ સોર્સ અથવા લોડ જોઈશું ત્યારે કહીશું કે ડેલ્ટા ના ફેઝ વોલ્ટેજ ડેલ્ટાના લાઇન વોલ્ટેજ જેટલા હશે પછી ભલે તે સોર્સ હોય કે લોડ હોય તેથી આપણે કહી શકીએ કે આ સિસ્ટમ ગોઠવણી માટેના લોડ ઇમ્પિડન્સ માં લાઇન વોલ્ટેજની સમકક્ષ વોલ્ટેજ છે એનો અર્થ એ કે લાઇન વોલ્ટેજ એ લોડ ઇમ્પિડન્સ ની એક્રોસ આવતા ફેઝ વોલ્ટેજની સમાન હશે

હવે આપણને મળેલા વોલ્ટેજ ની વેલ્યુ માંથી આપણે ફેઝ કરંટ ની કિંમત શોધી શકીએ છીએ તેથી ફેઝ કરંટ IABVABZ∆ IBCVBCZ∆ ICAVCAZ∆ હશે તેથી હવે તમે કહી શકો છો કે આ કરંટના મેગ્નિટ્યુડ સમાન છે પરંતુ આ એકબીજા સાથે 120 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે કારણ કે આ વોલ્ટેજ 120 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે હવે આપણી પાસે આ ફેઝ કરંટને પ્રાપ્ત કરવાની બીજી રીત છે કેવી રીતે સંતુલિત Y ડેલ્ટા કનેક્શન પર આપણે ફક્ત કિર્ચોફ નો વોલ્ટેજ નો નિયમ લાગુ કરીશું ચાલો આ ચોક્ક્સ ફિગર જોઈએ અને KVL લાગુ કરવા માટે આપણે જે લૂપ ધ્યાનમા લેશુ તે aABbna છે તેનાથી VanZ∆IABVbn0 મળશે અથવા IABVan VbnZ∆VabZ∆VABZ∆ આ રીતે પણ તમે જે વેલ્યુ સમાન છે તે શોધી શકો છો હવે લાઈન કરંટ શોધવા માટે આપણે શું કરવાનું છે આપણે જે ફેઝ કરંટ મેળવેલ છે તેને લેવો પડશે અને નોડ A B અને C પર KCL લાગુ કરવો પડશે તેથી હવે જો તમે નોડ A પર KCL લાગુ કરો તો IaIAB ICA0 ICAIAB∠ 240° IaIAB ICAIAB1 1∠ 240° IAB10 5 j0 866IAB3∠ 30° એ જ રીતે IbIBC IABIBC3∠ 30° IcICA IBCICA3∠ 30° આ બતાવે છે કે લાઈન કરંટ નું મેગ્નિટ્યુડ ફેઝ કરંટના મેગ્નિટ્યુડ થી 3 ગણું છે એટલે કે IL3Ip લાઇન કરંટથી તમે ફક્ત એટલું કહી શકો છો કે ડેલ્ટા કનેક્ટેડ લોડમાં લાઈન કરંટ નું મેગ્નિટ્યુડ એ ફેઝ કરંટના મેગ્નિટ્યુડ ના 3ગણુ વધારે છે ડેલ્ટા કનેક્શન માટે લાઈન કરંટ એ ફેઝ કરંટ ના 3ગણા બરાબર હશે હવે તમે લખી શકો છો ILIaIbIc અને IpIABIBCICA અગત્યની બાબત જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તે છે કે ડેલ્ટા કનેક્ટેડ લોડના કિસ્સામાં લાઈન કરંટ એ અનુરૂપ ફેઝ કરંટ કરતાં 30 ડિગ્રીથી પાછળ હશે તેથી તમે કરંટના એક્સપ્રેશન માથી જોઈ શકો છો કે લાઈન કરંટ એ ફેઝ કરંટ કરતાં 30 ડિગ્રીથી પાછળ છે જો તમે ફેઝર ડાયાગ્રામ પર લાઈન કરંટ તેમજ ફેઝ કરંટ ને જુઓ અને જો તમે IAB સંદર્ભ તરીકે લો તો Ia જે લાઈન કરંટ છે તે IAB કરતાં 30 ડિગ્રીથી પાછળ રહેશે એ જ રીતે Ib એ IBC કરતાં 30 ડિગ્રી થી પાછળ રહેશે અને Ic એ ICA કરતા 30 ડિગ્રીથી પાછળ રહેશે તેથી આ તમને એક આઇડિયા આપશે કે ડેલ્ટા કનેક્ટેડના કિસ્સામા કરંટ એ ફેઝ કરંટ સાથે કેવો સંબંધ ધરાવે છે હવે તમારે અગત્યની બાબત યાદ રાખવાની જરૂર છે કે ફેઝ કરંટની વેલ્યુ Ia કરતા નાની હોય છે તેથી Ia એ ફેઝર ડાયાગ્રામ માં IAB કરતાં મોટો છે

સ્ટાર ડેલ્ટા કનેક્ટેડ લોડને સમકક્ષ સ્ટાર સ્ટાર કનેક્શન માં રૂપાંતરિત કરવા માટે સર્કિટનું એનાલિસિસ કરવાની એક વૈકલ્પિક રીત છે તે કિસ્સામાં તમારે શું કરવું પડે તે ડેલ્ટા કનેક્ટેડ લોડને સમકક્ષ સ્ટાર કનેક્ટેડ લોડમાં રૂપાંતરિત કરવું પડશે જે આપણે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન ની સહાયથી કરી શકીએ છીએ તે કિસ્સામાં તમે કહી શકો છો કે ZYZ∆3 અને જ્યારે તમે તેને રાખો ત્યારે તમે સિસ્ટમ નું એનાલિસિસ કરી શકો છો જેમ આપણે સ્ટાર સ્ટાર કનેક્શનના કિસ્સામાં કર્યું હતું હવે અહીંની 3 ફેઝ સિસ્ટમ એક જ ફેઝની સમકક્ષ સર્કિટ દ્વારા બદલી શકાય છે જેનો આપણે સ્ટાર સ્ટાર કેસ ના કિસ્સામાં ચર્ચા કરી હતી આ આપણને ફક્ત લાઈન કરંટ શોધવાની મંજૂરી આપશે પછી આપણે આપણી હાલની ચર્ચાનો ઉપયોગ કરવો પડશે એટલે કે IL3Ip તેથી આ સંબંધની સહાયથી તમે ફેઝ કરંટ મેળવી શકો છો અને આપણે એ હકીકતનો ઉપયોગ કરીએ છીએ કે દરેક ફેઝ કરંટ અનુરૂપ લાઈન કરંટ કરતા 30 ડિગ્રી આગળ હોય છે આ તમને સ્ટાર ડેલ્ટા સર્કિટનું એનાલિસીસ કરવામાં મદદ કરશે જ્યારે તમે સ્ટાર ડેલ્ટાને સ્ટાર સ્ટાર કોમ્બિનેશન માં કન્વર્ટ કરો છો ચાલો હવે 1 ઉદાહરણ લઈએ ધારો કે ત્યાં A B C ફેઝ સિકવન્સ સ્ટાર કનેક્ટેડ સોર્સ છે જે ફેઝ વોલ્ટેજ Van100∠10°V સાથે છે અને તે એક ફેઝ દીઠ 8j4 ઇમ્પિડન્સ સાથે ડેલ્ટા કનેક્ટેડ સંતુલિત લોડ સાથે જોડાયેલ છે આપણે ફેઝ અને લાઈન કરંટની ગણતરી કરવાની જરૂર છે તેથી લોડ ઇમ્પિડન્સ જે તમે ફેઝર સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકો છો એ હશે Z∆8j48 57° હવે ફેઝ વોલ્ટેજ Van100∠10°V હવે લાઈન વોલ્ટેજ હશે VabVan3∠30°1003∠10°30°V173 2∠40°VVAB હવે સ્ટાર ડેલ્ટા કોમ્બીનેશન ના કિસ્સામાં તમે જાણો છો કે સોર્સ બાજુનો લાઇન વોલ્ટેજ એ ડેલ્ટા બાજુના ફેઝ વોલ્ટેજની બરાબર હશે તેથી તમે સરળતાથી ફેઝ કરંટ ની વેલ્યુ આ રીતે શોધી શકો છો IABVABZ∆173

43°A હવે ડેલ્ટા કનેક્ટેડ લોડના કિસ્સામાં લાઈન કરંટ હશે IaIAB3∠ 30°319 3613

43°A આ રીતે તમે સર્કિટનું એનાલિસીસ કરી શકો છો જો તે સ્ટાર ડેલ્ટા હોય જો તે સ્ટાર ડેલ્ટા કોમ્બીનેશનમાં હોય ચાલો હવે સંતુલિત ∆ ∆ કનેક્શન વિશે વાત કરીએ આ કિસ્સામાં જો તમે આ ચોક્કસ સર્કિટ જુઓ તો સર્કિટ અહીં ∆ ∆ કનેક્ટેડ છે સોર્સ ડેલ્ટા સાથે જોડાયેલ છે તેમજ લોડ એ ડેલ્ટા કનેક્ટેડ છે તેથી જે સોર્સ વોલ્ટેજ જે Vab Vbc અને Vca છે તે લોડ ઇમ્પિડન્સના એક્રોસમા પણ લાગુ કરવામાં આવશે તેથી જો લોડમાં લાઈન કરંટ Ia Ib Ic હોય તો આપણે IAB IBC અને ICA ને ફેઝ કરંટ તરીકે ધ્યાનમાં લઈ શકીએ હવે બંને સંતુલિત ડેલ્ટા ડેલ્ટા કનેક્શન હોવાના કારણે આપણે સોર્સથી લોડ સુધી ન્યુટ્રલ મૂકી શકતા નથી કારણ કે ડેલ્ટા ડેલ્ટા કનેક્શન ના કિસ્સામાં આપણે ન્યુટ્રલને ઓળખી શકતા નથી હવે જો આપણે પોઝીટીવ સિકવન્સ માની લઈએ કે જે સિકવન્સ A B C છે તો ડેલ્ટા કનેક્ટેડ સોર્સનો ફેઝ વોલ્ટેજ VabVp∠0° VbcVp∠ 120° VcaVp∠120° હશે હવે ડેલ્ટા કનેક્શન એટલે કે ડેલ્ટા કનેક્ટેડ સોર્સ તેમજ લોડના કિસ્સામાં લાઈન વોલ્ટેજ એ ફેઝ વોલ્ટેજની સમાન હશે જો આપણે ધારીશું કે ત્યાં કોઈ લાઈન ઇમ્પિડન્સ નથી એટલે ટ્રાન્સમિશન લાઇન માટે કોઈ ઇમ્પિડન્સ નથી ટ્રાન્સમિશન લાઇન લોસલેસ છે તો ડેલ્ટા કનેક્ટેડ સોર્સનો ફેઝ વોલ્ટેજ એ ઇમ્પિડન્સના એક્રોસના વોલ્ટેજ જેટલો હશે તેથી તે કિસ્સામાં VabVAB VbcVBC VcaVCA હવે વોલ્ટેજ માંથી આપણે શું કરી શકીએ છીએ આપણે ફેઝ કરંટ મેળવી શકીએ છીએ આ કિસ્સામાં ફેઝ કરંટ IABVABZ∆VabZ∆ IBCVBCZ∆VbcZ∆ ICAVCAZ∆VcaZ∆ હશે તમે કરંટ સમીકરણ પરથી જોઈ શકો છો કે કરંટ માં સમાન મેગ્નિટ્યુડ છે પરંતુ તે ફરીથી એકબીજા સાથે 120 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે કારણ કે આ વોલ્ટેજ એકબીજ સાથે 120 ડિગ્રીથી આઉટ ઓફ ફેઝ છે તેથી હવે તમારી પાસે ફેઝ કરંટની માહિતી છે આગળનું કાર્ય એ છે કે તમારે લાઈન કરંટ શોધવાની જરૂર છે તેથી તમે લાઈન કરંટ શોધી શકો છો તમે નોડ્સ કાં તો A અથવા B અથવા C પર KCL લાગુ કરી શકો છો તમે KCL લાગુ કરી શકો છો તેથી અહીં જો તમે KCL લાગુ કરો તો તમને IaIAB ICA0 મળશે

5 j0 866IAB3∠ 30° એ જ રીતે IbIBC IABIBC3∠ 30° IcICA IBCICA3∠ 30° આ બતાવે છે કે લાઈન કરંટ નું મેગ્નિટ્યુડ એ ફેઝ કરંટના મેગ્નિટ્યુડ કરતાં 3 ગણું છે એટલે કે IL3Ip હવે અહીં તમે સર્કિટનું એનાલિસિસ કરવાની વૈકલ્પિક રીતનો ઉપયોગ કરી શકો છો તમે ડેલ્ટા ડેલ્ટા કનેક્ટેડ સર્કિટને સમાન સ્ટાર સ્ટાર કનેક્ટેડ સર્કિટમાં પરિવર્તિત કરી શકો છો તેથી તે કિસ્સામાં તમારે બંને બાજુ સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન નો ઉપયોગ કરવો પડશે તેમને સ્ટાર સ્ટાર કોમ્બીનેશન માં રૂપાંતરિત કરવું પડશે તે કિસ્સામાં તમારો લોડ ZYZ∆3 થશે તેથી આ તે છે જે આપણે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન માંથી મેળવી શકીએ છીએ આનો ઉપયોગ કરીને જ્યારે તમે ડેલ્ટા ડેલ્ટા કનેક્ટેડ સર્કિટને સ્ટાર સ્ટાર કનેક્ટેડ સર્કિટ માં કન્વર્ટ કરો ત્યારે તમે છેલ્લા લેક્ચર માં સ્ટાર સ્ટાર કનેક્ટેડ સર્કિટના કિસ્સામાં જેમ ચર્ચા કરી હતી તેમ તમે એનાલિસિસ કરી શકો છો ચાલો હવે આપણે આપણા સંતુલિત ડેલ્ટા ડેલ્ટા કનેક્શનથી સંબંધિત ઉદાહરણ લઈએ આ કિસ્સામાં સંતુલિત ડેલ્ટા કનેક્ટેડ લોડ પાસે એક ઇમ્પિડન્સ છે જે Vab330∠0°V ધરાવતા ડેલ્ટા સાથે જોડાયેલ પોઝિટિવ સિક્વન્સ જનરેટર સાથે જોડાયેલ છે આપણે શુ શોધવું પડશે આપણે લોડનો ફેઝ કરંટ અને સર્કિટના લાઈન કરંટ શોધવા પડશે આપણે તેને ફેઝરમાં રૂપાંતરિત કરી શકીએ Z∆20 j1525∠ 36

87°A લાઈન કરંટ IaIAB3∠ 30°313

87°A છે તેથી આ સાથે આપણે આપણું આજનું સેશન સમાપ્ત કરી શકીએ છીએ આ સેશનમાં આપણે વાય ડેલ્ટા ની ચર્ચા કરી જે સ્ટાર ડેલ્ટા અને પછી ડેલ્ટા ડેલ્ટા કનેક્ટેડ સર્કિટ તરીકે લોકપ્રિય છે હવે પછીના લેક્ચરમાં આપણે ડેલ્ટા વાય કનેક્ટેડ સર્કિટ અથવા ડેલ્ટા સ્ટાર કનેક્ટેડ સર્કિટથી આપણી ચર્ચા શરૂ કરીશું